શુભેચ્છાઓ મૂલ્યાંકન પદ્ધતિઓ અને આકારણી સાધનો પર મોડ્યુલ 2 એકમ 8 માં આપનું સ્વાગત છે CO ની પ્રાપ્તિ માટે લક્ષ્યો નક્કી કરવામાં ટેકનોલોજીની પ્રકૃતિ અને ભૂમિકા આપણે જોઈ છે આ એકમ માટેના પરિણામો છે એન્જિનિયરિંગ અભ્યાસક્રમ માટે આકારણી પેટર્ન અને આકારણી સાધનોની રચનાની પ્રક્રિયાને સમજવા મૂલ્યાંકનની પદ્ધતિ સંસ્થાથી સંસ્થામાં નાટ્યાત્મક રીતે બદલાય છે જુદી જુદી યુનિવર્સિટીઓમાં અને જુદી જુદી સંસ્થાઓમાં આકારણીનો અમલ કરવાની રીતમાં અમારી પાસે ખૂબ મોટી માત્રામાં તફાવત છે પરંતુ ખૂબ વ્યાપકપણે આપણે મૂલ્યાંકનને બે ભાગમાં વહેંચી શકીએ છીએ સતત આંતરિક મૂલ્યાંકન અને સેમેસ્ટર અંતે પરીક્ષા CIE અને SEE ને આપવામાં આવેલ સંબંધિત ભાર પણ સંસ્થાથી સંસ્થામાં નોંધપાત્ર રીતે બદલાય છે 2 શ્રેણી સંસ્થાઓમાં જે યુનિવર્સિટી સાથે જોડાયેલી છે સામાન્ય રીતે CIE ને આપવામાં આવતું ભાર 20 ની આસપાસ હોય છે અને સેમેસ્ટર અંતની પરીક્ષાનું ભાર 80 તેથી તે 2080 છે પરંતુ તે બદલાઈ શકે છે અને સ્વાયત્ત સંસ્થાઓમાં 6040 સુધી જઈ શકે છે તેથી એવી સંસ્થાઓ સ્વાયત્ત છે જે SEE ને 60 અને CIE ને 40 ગુણ ફાળવે છે પરંતુ સ્વાયત્ત સંસ્થામાં વધુ સામાન્ય ફાળવણી 5050 અને બિન સ્વાયત્ત સંલગ્ન સંસ્થાઓ 2080 છે આ સૌથી સામાન્ય સંખ્યાઓ છે પરંતુ તે યુનિવર્સિટીઓ અને સંસ્થાઓમાં અલગ અલગ હોય છે અને મોટાભાગના મૂલ્યાંકનને હજી પણ લેખિત જવાબોની જરૂર છે સતત આંતરિક મૂલ્યાંકન અથવા આંતરિક મૂલ્યાંકન આ સંદર્ભે સતત આંતરિક મૂલ્યાંકન ઉપયોગમાં લઈ શકાય તેવા આકારણી સાધનોની સંખ્યા અને વિવિધ આકારણી સાધનોની મંજૂરી સંસ્થા અથવા સંલગ્ન યુનિવર્સિટી દ્વારા આપવામાં આવેલ માર્ગદર્શિકાઓ પર આધારિત છે ત્યાં ફરીથી વિશાળ વિવિધતા હોઈ શકે છે ત્યાં એવી યુનિવર્સિટીઓ છે જ્યાં તમે CIE ના ભાગ રૂપે માત્ર બે જ પરીક્ષણો કરી શકો છો અને તેમની સરેરાશ CIE ગુણ તરીકે લેવામાં આવે છે એવી સંસ્થાઓ છે જ્યાં 3 પરીક્ષણો લેવામાં આવે છે અને શ્રેષ્ઠ 2 પસંદ કરવામાં આવે છે અને તેમની સરેરાશ CIE તરીકે લેવામાં આવે છે એવી સંસ્થાઓ પણ છે જ્યાં શિક્ષકને CIE ના ચોક્કસ ગુણના સંદર્ભમાં સ્વતંત્રતા છે અને શિક્ષક ચોક્કસ ગુણ માટે પ્રશ્નોત્તરી સોંપણીઓ મિની પ્રોજેક્ટ્સનું સંચાલન કરી શકે છે ચોક્કસ ગુણ માટે આ લેખિત પરીક્ષાના સ્વરૂપમાં હોવું જરૂરી છે તેથી સંભવિત આકારણી સાધનોની વિવિધતા અને આ સાધનોમાં જઈ શકે તેવા પ્રશ્નોના પ્રકાર નાટકીય રીતે સમગ્ર સંસ્થાઓમાં બદલાય છે પરંતુ તમામ કેસોમાં એકંદરે લેવામાં આવેલ આંતરિક મૂલ્યાંકન તમામ CO ને પૂરતા પ્રમાણમાં સંબોધિત કરે છે અને ઘણી સંસ્થાઓ માટે આ એક મોટો પડકાર છે ખાસ કરીને પછીના CO નું મૂલ્યાંકન કરવું પડકારરૂપ બને છે ઉદાહરણ તરીકે જો ત્યાં 8 CO છે તો CO અને 7 નું મૂલ્યાંકન કરવું સામાન્ય રીતે એક પડકાર છે કારણ કે સૂચના સામગ્રી CO7 અને CO8 ને ઉજાગર કરે ત્યાં સુધીમાં સામાન્ય રીતે છેલ્લી પરીક્ષા હાથ ધરવામાં આવી હોત તેથી આંતરિક આકારણીને એવી રીતે ડિઝાઇન કરવામાં પડકારો છે કે તમામ CO ને પર્યાપ્ત રીતે સંબોધવામાં આવે અને આ બધાને સુનિશ્ચિત કરવા માટે અગાઉથી નોંધપાત્ર આયોજનની જરૂર પડે તે વિના શક્ય છે કે CIE CO પ્રાપ્તિની ગણતરી માટે ડેટા પૂરો પાડવા માટે અપૂરતું હશે તેથી આ એકમમાં આપણે ગુણવત્તાયુક્ત CIE તેમજ ગુણવત્તા SEE ને સુનિશ્ચિત કરવા માટે જરૂરી આયોજન ઉપર ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ CIE માં પ્રથમ પગલું હશે ઉપલબ્ધ દિશાનિર્દેશોના આધારે પ્રશિક્ષકે ઉપયોગમાં લેવાતા આકારણી સાધનોની વિગતો અને CIE માટે આ સાધનોના વહીવટ માટેના સમયપત્રકને અંતિમ રૂપ આપવું આવશ્યક છે મેં કહ્યું તેમ ત્યાં ફક્ત 2 પરીક્ષણો હોઈ શકે છે અથવા ત્યાં 2 પરીક્ષણો અને ચોક્કસ ક્વિઝ હોઈ શકે છે અથવા ત્યાં પરીક્ષણો ક્વિઝ સોંપણીઓ હોઈ શકે છે અથવા ત્યાં પરીક્ષણો હોઈ શકે છે પછી એક મિની પ્રોજેક્ટ તેથી આ તમામ કેસોમાં આપણે પહેલા આ મૂલ્યાંકન સાધનોની વિગતો અને તેમના માટે ફાળવેલ ગુણ તેમજ તે ચોક્કસ સાધન વહીવટ કરવામાં આવશે ત્યારે યાદી ને અંતિમ રૂપ આપવું જોઈએ આપણે અહીં જે જોઈએ છીએ તે એક ઉદાહરણ છે જ્યાં પ્રશિક્ષક 2 પરીક્ષણોનું આયોજન કરે છે દરેક 15 ગુણ માટે પછી 2 ક્વિઝ દરેક 5 માર્ક્સ અને 2 અસાઇનમેન્ટ માટે ફરીથી દરેક 5 માર્ક્સ માટે કુલ 50 માર્ક્સ મેળવે છે અને તમે જોઈ શકો છો તે પ્રમાણે શેડ્યૂલ એ છે કે ટેસ્ટ 1 અને ટેસ્ટ 2 સપ્તાહ 7 અને સપ્તાહ 13 માં સુનિશ્ચિત થયેલ છે 2 ક્વિઝ અઠવાડિયા 5 અને સપ્તાહ 14 માં સુનિશ્ચિત થયેલ છે અને સોંપણી 1 અને 2 એક સપ્તાહ 9 માં સબમિટ કરવાની છે અને બીજું સપ્તાહ 15 માં સબમિટ કરવાનું છે હવે જ્યારે વિદ્યાર્થીઓને આ સોંપણીઓ આપવામાં આવે છે કે વિદ્યાર્થીને સોંપણી પર કામ કરવા અને સબમિટ કરવા માટે કેટલો સમય આપવામાં આવે છે તેના આધારે પ્રશિક્ષકે નિર્ણય લેવાનો હોય છે પરંતુ એવું માનવામાં આવે છે કે સોંપણી વિષય વિદ્યાર્થીને વ્યાજબી રીતે અગાઉથી સૂચવવામાં આવે છે અને જે સપ્તાહમાં તે સબમિટ કરવાનું છે તે અગાઉથી જાણીતું છે તેથી પ્રથમ પગલું આ પ્રકારની યોજના બનાવવાનું રહેશે ઉપયોગમાં લેવાતા મૂલ્યાંકન સાધનો અને આ સાધનોના સંચાલન માટેનું સમયપત્રક એ નોંધવું જોઇએ કે આકારણી યોજનામાં જે સૂચવવામાં આવ્યું છે તે અંતિમ ગુણ હશે ઉદાહરણ તરીકે સોંપણી 1 તે 5 ગુણ કહે છે પરંતુ વિદ્યાર્થીઓને આપવામાં આવેલી વાસ્તવિક સોંપણી 5 ગુણ માટે હોવી જરૂરી નથી હું તેને 20 માર્ક્સ આપવા માટે આપી શકું છું પરંતુ આવા કિસ્સાઓમાં શું થશે કે વિદ્યાર્થીઓનું પ્રદર્શન અંત તરફ યોગ્ય રીતે માપવામાં આવે છે તેનો અર્થ એ કે એક અસાઇનમેન્ટ 1 20 ગુણ માટે આપવામાં આવે છે અને પછી અંતિમ ગુણને 4 વડે વહેંચવામાં આવે છે જેથી વિદ્યાર્થીઓનું પ્રદર્શન યોગ્ય રીતે માપવામાં આવે ક્વિઝ અને અસાઇનમેન્ટ ડિઝાઇન કરતી વખતે આ જરૂરી બને છે કારણ કે તેમને ફાળવવામાં આવેલા કુલ માર્ક્સ નાના હશે અને આટલી ઓછી સંખ્યામાં માર્ક્સ માટે ઇન્સ્ટ્રુમેન્ટ ડિઝાઇન કરવું ખૂબ અનુકૂળ નહીં હોય તેથી હું 20 માર્ક્સ માટે ક્વિઝ ડિઝાઇન કરી શકું છું અને પછી તેને 5 માર્ક્સ સુધી સ્કેલ કરી શકું છું પ્રશિક્ષકની જરૂરિયાત અને સુવિધાના આધારે કોઈપણ આકારણી સાધન માટે આ પ્રકારનું સ્કેલિંગ ડાઉન થઈ શકે છે આકારણી સાધનો અને તેમના સમયપત્રક પર નિર્ણય લીધા પછી હવે આપણે CO પર ધ્યાન આપવું જોઈએ દરેક CO માટે ત્રણ બાબતો છે જે આપણે નક્કી કરવી જોઈએ નંબર એક CIE માટે કુલ ગુણમાંથી CO ને ફાળવવામાં આવનાર ગુણ તેથી અમારી પાસે ઉદાહરણ તરીકે CIE માટે 50 ગુણ અને કેટલા ગુણ CO1 CO2 CO3 વગેરે માટે ફાળવવામાં આવશે તેથી ચોક્કસ CO માટે ફાળવવામાં આવતા ગુણ કે જે આપણે નક્કી કરવું જોઈએ પછી સંબંધિત મૂલ્યાંકન સાધનો પર આ ગુણનું વિતરણ શક્ય છે કે આપણે કોઈ ચોક્કસ CO ને 2 3 આકારણી સાધનો ઉપર આવરી લઈએ ઉદાહરણ તરીકે CO1 ટેસ્ટ 1 તેમજ ક્વિઝ 1 તેમજ સોંપણી 1 માં સંબોધવામાં આવશે પછી ટેસ્ટ 1 માં કેટલા ગુણ ફાળવવામાં આવશે Q 1 માં કેટલા હશે અને સોંપણી 1 માં કેટલા હશે આપણે તે નક્કી કરવું પડશે પછી આ CO સાથે સંબંધિત આકારણી વસ્તુઓની જાણકારીનું સ્તર આ આપણે ફરીથી વિગતવાર ચર્ચા કરીશું પરંતુ આપણે આ CO સાથે સંબંધિત આકારણી વસ્તુઓની જાણકારીના સ્તર પર નિર્ણય લેવો પડશે તેથી પ્રથમ ગુણ ફાળવણી છે કુલ CIE ગુણમાંથી ચોક્કસ CO ને ફાળવવામાં આવેલા ગુણ દેખીતી રીતે પ્રશિક્ષકની પસંદગી છે એકમાત્ર અવરોધ એ છે કે દરેક CO નું મૂલ્યાંકન કરવું આવશ્યક છે જેનો અર્થ એ થાય કે બિન શૂન્ય ગુણ દરેક CO ને ફાળવવા જોઈએ તે ઉપરાંત તે પ્રશિક્ષકોની પસંદગી છે જો કે જો પ્રશિક્ષક ફાળવવાના ગુણ નક્કી કરવામાં બે મહત્વપૂર્ણ પરિમાણો ધ્યાનમાં લે તો તે ઇચ્છનીય હોઈ શકે છે એક તે CO ને સમર્પિત વર્ગખંડના કલાકોનું પ્રમાણ છે આપણે ચોક્કસ CO ને સમર્પિત નોંધપાત્ર સમય પસાર કરીએ છીએ પરંતુ જો તે CO ને ફાળવેલ ગુણની સંખ્યા નોંધપાત્ર રીતે ઓછી હોય તો તે ખૂબ જ કુદરતી લાગતી નથી તેથી CO ને સમર્પિત વર્ગખંડના કલાકોનું પ્રમાણ મહત્વની ભૂમિકા ભજવે છે પરંતુ તે અર્થમાં એલ્ગોરિધમિક નથી કે વર્ગખંડની આટલી ટકાવારી CO ને સમર્પિત છે તેથી 50 ની સમાન ટકાવારી તે CO ને સમર્પિત છે તે એવું નથી પરંતુ તે એક મહત્વપૂર્ણ પરિમાણ છે જે શિક્ષકે ધ્યાનમાં લેવું જોઈએ અને પછીના અભ્યાસક્રમોમાં તે CO ના સાપેક્ષ મહત્વ વિશે વ્યક્તિલક્ષી દ્રષ્ટિ તે પણ ધ્યાનમાં લઈ શકાય છે આખરે આ પરિમાણોના આધારે પ્રશિક્ષકે નક્કી કરવું પડશે કે ચોક્કસ CO ને કેટલા ગુણ ફાળવવાના છે તેથી તે સ્વતંત્રતા હજુ પણ પ્રશિક્ષક પાસે રહે છે પરંતુ આ તે પરિમાણો છે જે તે નંબર નક્કી કરવામાં ધ્યાનમાં લેવામાં આવે છે ઉદાહરણ તરીકે કોર્સમાં આપણે એક CO CO5 જોઈએ ધારો કે વર્ગખંડ સત્રોની કુલ સંખ્યા 56 છે અને CO5 ને સમર્પિત વર્ગ ખંડ સત્રોની સંખ્યા 8 છે એટલે કે 14 ટકા અને કુલ CIE ગુણ 50 ની બરાબર છે અમને 7 ગુણ મળશે ફક્ત CO5 ને 7 ગુણ ફાળવવાનું શક્ય છે પરંતુ પ્રશિક્ષક આ CO5 ને પછીના અભ્યાસક્રમો માટે વધુ મહત્વપૂર્ણ અથવા નોંધપાત્ર માને છે તેથી પ્રશિક્ષકે CO5 ને ખરેખર 10 ગુણ ફાળવ્યા છે જે સંપૂર્ણ રીતે બરાબર છે તેથી પ્રશિક્ષક દ્વારા ચોક્કસ CO ને ફાળવવામાં આવેલા ગુણ આ બે પરિબળો પર આધારિત છે પરંતુ અંતે તે પ્રશિક્ષકની ડિઝાઇન પસંદગી છે તેથી CO5 માટે ફાળવેલ ગુણ 10 છે એક જ ફેશન પ્રશિક્ષકે દરેક CO ને ફાળવવાના ગુણ નક્કી કરવા પડે છે અને અલબત્ત CIE માટે સોંપેલ ગુણ ગમે તેટલા આવવા જોઈએ આ કિસ્સામાં CIE માટે કુલ ગુણ 50 છે તેથી માર્ક્સ ફાળવણી ચાલો ધારીએ અહીં બતાવ્યા પ્રમાણે CO5 સિવાયના તમામ CO 8 ગુણ દરેક પછી CO5 10 છે તેથી આપણી પાસે 8x5 40 છે વત્તા 10 50 ગુણ આ પસંદગી પ્રશિક્ષકની પસંદગી છે તે જરૂરી નથી કે CO1 CO2 CO3 CO4 અને CO6 બધાનું ભાર 8 જેટલું જ હોવું જોઈએ આ કિસ્સામાં પ્રશિક્ષકે એવું જ નક્કી કર્યું છે પરંતુ આપણે ચર્ચા કરેલા પરિબળોના આધારે તે CO થી CO માં બદલાઈ શકે છે તેથી પ્રશિક્ષકે CO ને આ પ્રકારના CIE ગુણ ફાળવણી પર નિર્ણય લેવો પડશે પછી દરેક CO માટે આપણે પહેલાથી જ ગુણ નક્કી કર્યા છે હવે પ્રશિક્ષકે સંબંધિત મૂલ્યાંકન સાધનો પર આ ગુણના વિતરણ અંગે નિર્ણય લેવો જોઈએ ફરીથી આ પ્રશિક્ષકની પસંદગી છે અનિવાર્યપણે આપણે જે કહી રહ્યા છીએ તે એ છે કે ચોક્કસ CO ને કયા સાધનો દ્વારા સંબોધવામાં આવે છે એકમાત્ર અવરોધ એ છે કે જો કોઈ CO ને મૂલ્યાંકન સાધન દ્વારા સંબોધિત કરવું હોય તો તે ચોક્કસ મૂલ્યાંકન સાધનના નિર્ધારિત સમય પહેલા તે CO સાથે સંબંધિત સૂચનાત્મક સામગ્રી પહેલેથી જ ખુલ્લી વર્ગમાં ચર્ચા અને પૂર્ણ થઈ હોવી જોઈએ હોવી જોઈએ ઉદાહરણ તરીકે આપણે જોયું કે T1 સપ્તાહ 7 માટે સુનિશ્ચિત થયેલ છે હવે પાઠ યોજના સૂચવે છે કે CO6 નું આયોજન 12 અને 13 અઠવાડિયા માટે કરવામાં આવ્યું છે દેખીતી રીતે CO6 ને T1 દ્વારા સંબોધિત કરી શકાતું નથી હકીકતમાં આંતરિક મૂલ્યાંકનની અગાઉની યોજનામાં આ એક મુખ્ય વિકલાંગતા હતી જ્યાં ફક્ત 2 પરીક્ષણો છે અને જ્યારે પરીક્ષણ 2 પૂર્ણ થાય છે મોટાભાગના કિસ્સાઓમાં પ્રશિક્ષકો ફક્ત સંબંધિત સૂચના સામગ્રીને આવરી લેતા કદાચ પ્રથમ 4 અથવા 5 CO માટે તેથી બાકીના CO હજુ પાઠ યોજના મુજબ આવરી લેવાના છે પરંતુ પહેલેથી જ છેલ્લું મૂલ્યાંકન સાધન સમાપ્ત થઈ ગયું છે તેથી અનિવાર્યપણે અમારી પાસે પાછળના કેટલાક COs સંબંધિત કોઈ પ્રદર્શન ડેટા નહોતો આ પ્રકારની આકારણી યોજનામાં આ એક મોટી ખામી હતી તેથી ઘણી સ્વાયત્ત સંસ્થાઓએ આ ખૂબ વહેલું સમજ્યું અને તેઓ અન્ય મૂલ્યાંકન સાધનો લાવ્યા પરીક્ષણો સિવાય અન્ય જે પછીના CO ને સંબોધવા માટે સેમેસ્ટરમાં સંચાલિત કરી શકાય છે નહિંતર પછીના CO ને સંબોધવા ખૂબ જ મુશ્કેલ બની જાય છે તેથી ક્વિઝ અથવા સોંપણી જેવા અન્ય આકારણી સાધનો પછીના CO ને આવરી લેવા માટે એકદમ જરૂરી બની જશે તેથી આ અવરોધને ધ્યાનમાં રાખીને પ્રશિક્ષકે મૂલ્યાંકન સાધનો નક્કી કરવા પડશે જેનો ઉપયોગ ચોક્કસ CO ને સંબોધવા માટે કરવામાં આવશે તેથી આ એક માન્ય યોજનાનું ઉદાહરણ છે માન્ય દ્વારા અમારો મતલબ એ છે કે જે સમયે આકારણી સાધન સુનિશ્ચિત થયેલ છે તે સમય સુધીમાં તે CO સાથે સંબંધિત સૂચના સામગ્રી વર્ગખંડમાં પૂર્ણ થઈ ગઈ છે તેથી CO1 પહેલાથી જ ફાળવેલ કુલ ગુણ આપણે જોયા છે 8 અને આ માટે ગુણની ફાળવણી ક્વિઝમાં છે 1 3 ગુણ ફાળવવામાં આવ્યા છે અને T1 5 ગુણ ફાળવવામાં આવ્યા છે કુલ 8 ગુણ અને ક્વિઝ 1 અથવા T1 હાથ ધરવામાં આવે ત્યાં સુધીમાં વર્ગખંડમાં CO1 ને લગતી સામગ્રી પૂર્ણ થઈ ગઈ છે તેથી વિદ્યાર્થી ક્વિઝ 1 અને T1 લેવા માટે તૈયાર છે જેમાં CO1 સંબંધિત પ્રશ્નો છે એ જ રીતે દરેક CO માટે આપણે નક્કી કરવું જોઈએ કે મૂલ્યાંકન સાધનો કયા છે જેમાં CO ને સંબોધવામાં આવે છે તેથી ધારો કે આપણે તે દરેક CO માટે કર્યું છે ઉદાહરણ તરીકે CO6 જે કોર્સનો છેલ્લો CO છે આપણે જોઈ શકીએ છીએ કે તે કોઈપણ પરીક્ષણ દ્વારા આવરી લેવામાં આવતું નથી કારણ કે જ્યારે આપણે પરીક્ષણ 2 પૂર્ણ કરીએ છીએ હજી આપણે CO6 થી સંબંધિત સામગ્રીને ખરેખર સ્પર્શ કર્યો નથી CO6 સંબંધિત સૂચનાત્મક સામગ્રી ખૂબ જ પાછળથી આવે છે તેથી આ CO6 ટેસ્ટ 1 અથવા ટેસ્ટ 2 દ્વારા સંબોધવામાં આવતું નથી તેના બદલે અમુક અંશે તેને 3 ગુણ માટે ક્વિઝ 2 દ્વારા સંબોધવામાં આવે છે પરંતુ બાકીના ગુણ તે બધાને સોંપણી 2 માં સંબોધવામાં આવ્યા છે અને આપણે જોયું છે કે સોંપણી 2 સબમિટ કરવાની નિર્ધારિત તારીખ ખૂબ મોડી છે તેથી તે સમય સુધીમાં CO6 સંબંધિત સૂચના સામગ્રી વ્યાજબી રીતે સારી રીતે પૂર્ણ થઈ ગઈ હોત અને વિદ્યાર્થી પાસે સોંપણી પૂર્ણ કરવા અને સબમિટ કરવા માટે પૂરતો સમય હોય તેથી સેમેસ્ટરમાં ફેલાયેલા એક અથવા વધુ મૂલ્યાંકન સાધનોમાં દરેક CO ને વ્યાજબી રીતે સંબોધવામાં આવે તે સુનિશ્ચિત કરવા માટે આ પ્રકારની યોજના આવશ્યક છે CO ને ફાળવવાના ગુણ નક્કી કર્યા પછી અને તે CO ને ધ્યાનમાં લેવાના મૂલ્યાંકન સાધનો નક્કી કર્યા પછી આગામી મોટો મુદ્દો નક્કી કરવાનો છે સંબંધિત જાણકારીના સ્તરો પર ગુણનું વિતરણ હવે સામાન્ય રીતે મૂલ્યાંકન વસ્તુની જાણકારીના સ્તર CO ની સમાન સ્તરે રહેવાની ધારણા છે જો CO વિશ્લેષણ સ્તરે હોય તો અપેક્ષા રાખવામાં આવે છે કે આકારણી આઇટમ વિશ્લેષણ સ્તરે પણ છે જો CO અરજી સ્તર પર હોય તો આકારણી વસ્તુ પણ અરજી સ્તર પર હોવી જોઈએ જો કે વ્યવહારમાં મોટાભાગના પ્રશિક્ષકો વિવિધ કારણોસર મૂલ્યાંકન આઇટમને નીચા જાણકારીના સ્તરે સેટ કરે છે તે હોઈ શકે છે કે નીચા સ્તરનું પણ મૂલ્યાંકન કરવું મહત્વપૂર્ણ છે તે હોઈ શકે છે કે તેઓ તે સ્તર પર પ્રથમ કસોટી કરવા માંગે છે અને જણાવેલ ક્ષમતાઓ પ્રાપ્ત કરવાના સંદર્ભમાં વિદ્યાર્થીઓની પ્રગતિ જોશે તેથી વિવિધ કારણો હોઈ શકે છે જેના કારણે અમારી પાસે નીચલા જ્ઞાનના સ્તરોમાંથી આકારણી વસ્તુઓ હોઈ શકે છે તેથી જો કોઈ ચોક્કસ CO એપ્લાય લેવલ પર હોય તો મને તે CO થી સંબંધિત અમુક પ્રશ્નો સમજણ અને યાદના નીચલા સ્તરે હોઈ શકે છે તેનો અર્થ એ છે કે તે CO થી સંબંધિત મને યાદના સ્તરે કેટલાક પ્રશ્નો હોઈ શકે છે કેટલાક પ્રશ્નો લાગુ સ્તર પર અને કેટલાક પ્રશ્નો સમજ સ્તર પર પણ હોઈ શકે છે તેથી નીચલી જાણકારીના સ્તરો સાથે સંબંધિત આકારણી વસ્તુઓને આપવામાં આવેલા ભારનું મૂલ્ય પ્રશિક્ષક દ્વારા નક્કી કરવામાં આવે છે જો કોઈ CO એપ્લાય લેવલ પર હોય તો હું લેવલ લાગુ કરવા માટે કેટલા માર્ક્સ ફાળવીશ અને નીચલા લેવલને કેટલા માર્ક્સ ફાળવીશ જે સમજે અને યાદ રહે અલબત્ત તેની અંદર સ્તરને કેટલા માર્ક્સ સમજવા લેવલને કેટલા માર્ક્સ યાદ રાખવા તે પણ પ્રશિક્ષકની પસંદગી છે પરંતુ અંગૂઠાનો એક ઉપયોગી નિયમ એ છે કે નીચલી જાણકારીના સ્તરો સાથે સંબંધિત આકારણી વસ્તુઓને આપવામાં આવતું વજન 40 ટકાથી વધુ ન હોવું જોઈએ અલબત્ત આ 40 કોઈ જાદુઈ આકૃતિ નથી તમે 35 ટકા નક્કી કરી શકો છો તમે 30 ટકા નક્કી કરી શકો છો પ્રશિક્ષકને નિર્ણય લેવાની સ્વતંત્રતા છે પરંતુ જો તે 50 ટકાથી વધુ હોય તો મૂલ્યાંકન નબળું લાગે છે જો કોઈ CO અરજી સ્તર પર હોય અને જો અમારી આકારણી વસ્તુઓ મુખ્યત્વે માત્ર નીચલા સ્તરને સંબોધતી હોય પરંતુ લાગુ સ્તર નહીં પછી સામાન્ય રીતે આકારણીને હલકી ગુણવત્તાની ગણવામાં આવે છે અને અલબત્ત આ ન થાય તેની ખાતરી કરવા માટે તે સામાન્ય રીતે એક પ્રથા છે જે ઘણી સંસ્થાઓ દ્વારા અનુસરવામાં આવે છે કે મૂલ્યાંકન સાધનો કોઈ પ્રકારની ગુણવત્તા ખાતરી પ્રક્રિયામાંથી પસાર થાય છે જ્યાં સાધન આ પ્રકારની માર્ગદર્શિકા સામે માન્ય છે તેથી અમુક પ્રકારની માર્ગદર્શિકા હોવી પણ જરૂરી છે જેમ કે નીચલી જાણકારીના સ્તરોની આકારણી વસ્તુઓ માટે મહત્તમ ભાર શું હોઈ શકે 40 ટકા વાજબી સંખ્યા છે જે આપણે પ્રસ્તાવિત કરી રહ્યા છીએ પરંતુ પ્રશિક્ષકને આ નંબર બદલવાની સ્વતંત્રતા છે પરંતુ નિમ્ન જાણકારીના સ્તરો માટે ફાળવેલ માર્ક્સની ટકાવારી શું હોઈ શકે તે અંગે અમુક પ્રકારનો પૂર્વ વિચાર કરો હકીકતમાં ફરીથી જો તમે OBE ફ્રેમવર્ક પહેલા પહેલાના સમયમાં સેમેસ્ટર અંતના પ્રશ્નપત્રો જુઓ તો ઘણા લોકોએ ફરિયાદ કરી હતી કે પ્રશ્નપત્રમાં યાદશક્તિના અત્યંત નીચા જાણકારીના સ્તર સાથે સંબંધિત પ્રશ્નો હોય છે અને કેટલીકવાર ફક્ત યાદ રહે અને સમજાય છે ભલે વિદ્યાર્થી પાસેથી અપેક્ષિત ક્ષમતા ઉચ્ચ જાણકારીના સ્તરે હતી તેથી પ્રશિક્ષકે પ્રશ્નપત્ર વાજબી ગુણવત્તાનું છે તેની ખાતરી કરવા માટે આગોતરું આયોજન કરવું પડશે આકારણી સાધનો કે જેનું આયોજન કરવામાં આવી રહ્યું છે તે સંબંધિત જનાક્રીના સ્તરે CO ને પૂરતા પ્રમાણમાં સંબોધિત કરે છે તેથી આ એક પસંદગી છે જે પ્રશિક્ષકે કરવી જોઈએ ફરી એક ઉદાહરણ આપણે CO5 જોયું છે CO5 માટે કુલ 10 ગુણનું આયોજન કરવામાં આવ્યું છે હવે ધારો કે CO5 લાગુ સ્તર પર છે પછી હું સ્તર લાગુ કરવા માટે કેટલા ગુણ ફાળવીશ અને સમજવા અને યાદ રાખવાના નીચલા સ્તરને કેટલા માર્ક્સ ફાળવીશ તેથી આ એક પસંદગી છે જ્યાં પ્રશિક્ષકે અરજી સ્તર પર આકારણી વસ્તુઓ માટે 6 ગુણ અને નીચલા સ્તરે આકારણી વસ્તુઓ માટે 4 ગુણ મેળવવાનું નક્કી કર્યું છે આ 4 ગુણ ફરીથી સમજ સ્તર પર 2 ગુણ અને યાદ સ્તર પર 2 ગુણમાં વહેંચાયેલા છે હવે એવું લાગે છે કે આ ખૂબ જ વિગતવાર છે પરંતુ જો મૂલ્યાંકન સારી ગુણવત્તાનું હોય તો આ પ્રકારનું આયોજન જરૂરી છે અને આપણે પહેલેથી જ જોયું છે કે સારી ગુણવત્તાનું મૂલ્યાંકન સારી ગુણવત્તાની શીખવાની ચાવી છે મૂલ્યાંકન શિક્ષણને આગળ ધપાવે છે તેથી જ્યાં સુધી મૂલ્યાંકનનું ધ્યાનપૂર્વક આયોજન કરવામાં ન આવે ત્યાં સુધી કોઈ ખાતરી નથી કે આકારણી સારી ગુણવત્તાની હશે તેથી જો કે તે વિગતની યોગ્ય માત્રા જેવી લાગે છે તે સુનિશ્ચિત કરવું જરૂરી છે કે તમામ આકારણી વસ્તુઓ સંબંધિત COG ને સંબંધિત જાણકરીના સ્તરે સંબોધિત કરે છે તેથી સારી ગુણવત્તા આકારણી સુનિશ્ચિત કરવા માટે આ પ્રકારનું આયોજન લગભગ એકદમ જરૂરી છે આગળનો મુખ્ય મુદ્દો એ છે કે જુદા જુદા જાણકારીના સ્તરો પર ગુણના વિતરણ અંગે નિર્ણય કર્યા પછી આપણે નક્કી કરવાની જરૂર છે કે આપેલ CO માટે પહેલેથી જ આયોજિત આકારણી સાધનોને આ ગુણ કેવી રીતે ફાળવવામાં આવે છે CO માટે આપણે પહેલાથી જ નક્કી કર્યું છે કે તમામ આકારણી સાધનો શું છે જેણે તે CO ને સંબોધિત કરવું જોઈએ હવે આપણે પહેલેથી જ નક્કી કર્યું છે કે તે CO ને કેટલા ગુણ ફાળવવા જોઈએ કયા જાણકારીના સ્તરે હવે અંતિમ નિર્ણય એ છે કે આકારણી સાધનો પર આ ગુણ કેવી રીતે વહેંચવામાં આવે ઉદાહરણ તરીકે ધારો કે CO5 માટે મૂલ્યાંકન સાધનો ઉપર ગુણનું વિતરણ ટેસ્ટ 2 8 ગુણ અને ક્વિઝ 2 2 ગુણ છે નોંધ લો કે આ તે જ ઉદાહરણ છે જે અમારી પાસે અગાઉ હતું આપણે ચાલુ રાખીએ છીએ હવે આ બે સાધનોમાં ગુણનું વિતરણ આપણે નક્કી કરવું પડશે આપણે પહેલેથી જ નક્કી કરી લીધું છે કે અરજીના સ્તરે અમને 6 ગુણની જરૂર છે અને મુદ્દો એ છે કે આ 6 ગુણ T2 ના હશે અને સમજણ સ્તર પર આપણે 2 ગુણ ઇચ્છતા હતા અને આ 2 ગુણ પણ T2 માં હશે અને યાદ સ્તર પર અમને 2 ની જરૂર છે ગુણ અને આ ક્વિઝ 2 માં આવરી લેવામાં આવશે તેથી સંબંધિત જાણકારીના સ્તરો પર સંબંધિત મૂલ્યાંકન સાધનોમાં CO5 થી સંબંધિત ગુણનું વિતરણ નીચે મુજબ છે ટેસ્ટ 2 માં CO5 સંબંધિત અરજી સ્તર પર 6 ગુણ માટે આકારણી વસ્તુઓ હશે સમાન CO5 ને લગતા 2 ગુણ માટે સમજ સ્તર પર આકારણી આઇટમ હશે અને ક્વિઝ 2 માં યાદ સ્તર પર 2 અથવા 1 આઇટમ હશે જે CO5 થી સંબંધિત 2 ગુણ માટે હશે તેથી આ ચોક્કસ CO માટે યોજના પ્રક્રિયા પૂર્ણ કરે છે અને આ આપણે બધા CO માટે કરવું જોઈએ તમામ CO માટે આપણે તે CO ને ફાળવેલ કુલ ગુણ આકારણી સાધનો કે જેમાં CO ને સંબોધવામાં આવનાર છે અને જાણકારીના સ્તરો કે જેના પર આકારણી વહેંચવામાં આવશે તે નક્કી કરવું જોઈએ તેથી તે અમને નીચે બતાવ્યા પ્રમાણે CIE યોજનાના સારાંશ તરફ દોરી જાય છે CIE ઇન્સ્ટ્રુમેન્ટ્સ નક્કી કરો દરેક ઇન્સ્ટ્રુમેન્ટ માટે માર્ક કરો અને આ ઇન્સ્ટ્રુમેન્ટ્સ માટે શેડ્યૂલ તે પ્રથમ પગલું છે પછી દરેક CO માટે CIE માટે ગુણ ફાળવો પસંદ કરેલા CIE સાધનો પર આ ગુણ વહેંચો અને સંબંધિત જાણકારીના સ્તરો માટે ગુણ નક્કી કરો જો તમે તે કરો છો તો પછી અમને આના જેવું ટેબલ મળી શકે છે CO1 નું વાસ્તવિક જાણકારીના સ્તર સમજો છે અને તે T1 માં આવરી લેવામાં આવી રહ્યું છે જે ટેસ્ટ 1 અને ક્વિઝ 1 છે ટેસ્ટ 1 માં 5 માર્ક્સ ફાળવવામાં આવ્યા છે અને ક્વિઝ 1 માં 3 માર્ક્સ ફાળવવામાં આવ્યા છે તેથી મૂળભૂત રીતે CO1 બે સાધનો T1 અને Q1 માં આવરી લેવામાં આવી રહ્યું છે અને તેમાં સમજણ સ્તર T1 માં 3 ગુણ હશે તે અહીં બતાવ્યું નથી પરંતુ તેનો અર્થ એ છે કે બાકીના 2 ગુણ યાદ સ્તર પર જાય છે તેથી T1 માં પણ આપણે એક સ્તરે ચોક્કસ ગુણ કર્યા છે અને નીચલા સ્તર પર બાકીના ગુણ એ જ રીતે CO2 તમે જોઈ શકો છો કે તે T1 ક્વિઝ 1 તેમજ સોંપણી 1 માં આવરી લેવામાં આવ્યું છે તેથી આ 3 આકારણી સાધનોમાં ફેલાયેલ છે CO3 જે લાગુ સ્તર પર છે તે T1 અને સોંપણી 1 માં સંબોધવામાં આવે છે એ જ રીતે CO4 ને T2 અને સોંપણી 1 માં સંબોધવામાં આવે છે પછી T2 માં CO5 અને ક્વિઝ 2 અને CO6 તમે નોંધ્યું છે કે કોઈપણ પરીક્ષણમાં ધ્યાન આપવામાં આવતું નથી ન તો T1 કે T2 તે માત્ર ક્વિઝ 2 અને સોંપણી 2 માં સંબોધવામાં આવે છે જે ઘણા સમય પછી આવે છે તેથી મૂળભૂત રીતે જે કરવાની જરૂર છે તે એ છે કે CO માટે જે ગુણ ફાળવવામાં આવ્યા છે તે વિવિધ જાણકારીના સ્તરો પર ફેલાયેલા છે સમાન જાણકારીના સ્તર અને નીચલા જાણકારીના સ્તરો અને તેઓ CIE માટે વિવિધ આકારણી સાધનો પર ફેલાયેલા છે તેથી તે CIE યોજના પ્રક્રિયા પૂર્ણ કરે છે અલબત્ત આપણે ખાતરી કરવી પડશે કે T1 T2 ક્વિઝ 1 ક્વિઝ 2 સોંપણી 1 અને સોંપણી 2 માટે કુલ ગુણની સંખ્યા તે મૂળ યોજના મુજબ છે તેથી દરેક મૂલ્યાંકન સાધનને ફાળવવામાં આવેલા કુલ ગુણ મૂળ યોજના અને સુનિશ્ચિત પરીક્ષણ સોંપણીઓ અને ક્વિઝ મુજબ છે તે બધા એક સમયે થાય છે જેના દ્વારા સંબોધિત CO વર્ગખંડમાં પૂર્ણ થયા છે અને જનાક્રીના સ્તરો બધા યોગ્ય રીતે આયોજન કરેલા છે જાણકારીના સ્તરે કેટલા ગુણ જે CO ના જાણકારીના સ્તર સમાન છે નીચલા સ્તરે કેટલા ગુણ આ તમામ આયોજન પૂર્ણ થયું છે તે અંતિમ કોષ્ટક તરફ દોરી જાય છે જે આપણે અહીં બતાવ્યું છે આ CIE યોજના હશે જો કે તે થોડી વિગતવાર લાગે છે આ સુનિશ્ચિત કરે છે કે CIE પહેલા તમામ CO ને સંબોધે છે પછી CO ને યોગ્ય જાણકારીના સ્તરે સંબોધે છે અને આકારણી થાય તે સમય વાજબી છે તેથી આ CIE યોજના છે જે આપણી પાસે હોવી જોઈએ પછી ચાલો SEE સેમેસ્ટર અંતની પરીક્ષા તરફ આગળ વધીએ એમાં શું સામેલ છે ત્યાં માત્ર એક સેમેસ્ટર અંતની પરીક્ષા છે અને આમ માત્ર એક મૂલ્યાંકન સાધન છે જેનું આયોજન કરવાની જરૂર છે તેથી બહુવિધ મૂલ્યાંકન સાધનો જેવું કંઈ નથી ત્યાં ફક્ત એક જ છે SEE ઇન્સ્ટ્રુમેન્ટનું માળખું સંસ્થાથી સંસ્થા યુનિવર્સિટીથી યુનિવર્સિટીમાં નોંધપાત્ર રીતે બદલાય છે દેખીતી રીતે જે પણ માળખું હોઈ શકે તે સમગ્ર CO ને સંબોધતું હોવું જોઈએ તે મહત્વની બાબત છે તેથી SEE માટે અમારી પાસે જે યોજના છે તેમાં નીચેના પગલાં શામેલ છે દરેક CO માટે SEE માટે ગુણ ફાળવો અને પછી સંબંધિત જાણકારીના સ્તરો માટે ગુણ નક્કી કરો તેથી ફક્ત આ બે પગલાં જરૂરી છે અને આ બે પગલાઓ માટેનો તર્ક એ જ છે જે CIE માટે વપરાય છે તેનો અર્થ એ કે તે CO માં વિતાવેલા વર્ગખંડના કલાકોના પ્રમાણ અને તે CO ના સાપેક્ષ મહત્વના આધારે તમે તે CO માટે કુલ ગુણ નક્કી કરો અને પછી નીચલા સ્તરે હવે આ મૂલ્યાંકન વસ્તુઓ SEE સાધનની રચનાના આધારે યોગ્ય રીતે જોડાયેલી હોવી જોઈએ તે એક વધારાનું પગલું છે કારણ કે ઘણીવાર SEE ને એક નિશ્ચિત માળખું મળે છે અને અંતિમ SEE સાધન બનાવવા માટે આકારણીની વસ્તુઓ યોગ્ય રીતે જોડવાની જરૂર છે આપણે શક્ય માળખાં પર એક નજર કરીશું તેથી તેઓ વિગતોમાં ખૂબ વ્યાપક રીતે બદલાય છે પરંતુ તેમાંથી લગભગ તમામ કુલ 100 ગુણ માટે છે જો કે પછી જો તેઓ SEE CIE ગુણોત્તર 5050 હોય તો તેઓ 50 સુધી સ્કેલ કરી શકે છે પછી આ 100 ગુણ 50 સુધી સ્કેલ કરવામાં આવશે જો તે 2080 CIE SEE ના ગુણોત્તરમાં હોય તો પછી તેઓ 80 ના સ્કેલ કરી શકે છે સામાન્ય રીતે કુલ 100 ગુણ માટે અને સામાન્ય રીતે લેખિત પ્રતિભાવની જરૂર પડે છે અને સમયગાળો સામાન્ય રીતે નિશ્ચિત હોય છે ભારતીય સંજોગોમાં સામાન્ય રીતે 3 કલાક ભારતમાં અત્યારે SEE પ્રશ્નપત્ર માટે 3 લોકપ્રિય રચનાઓ છે ત્યાં ઘણી વિવિધતાઓ છે પરંતુ મોટે ભાગે ત્રણ પ્રકારની રચનાઓ ઉપલબ્ધ છે પ્રકાર 1 8 પ્રશ્નો છે બધા પ્રશ્નો સમાન ગુણ ધરાવે છે વિદ્યાર્થીઓએ 5 સંપૂર્ણ પ્રશ્નોના જવાબ આપવા જરૂરી છે એટલે કે દરેક પ્રશ્નો 20 ગુણ માટે છે દરેક પ્રશ્નમાં a b c d જેવા પેટા પ્રશ્નો હોઈ શકે છે પરંતુ સામાન્ય રીતે પેટા પ્રશ્નો 4 કરતા વધારે નથી અને આ પેટા પ્રશ્નો માટે ગુણની ફાળવણી એકદમ મનસ્વી હોઈ શકે છે જેમ કે મારી પાસે 3 પેટા પ્રશ્નો હોઈ શકે છે તેથી મારી પાસે 20 માં 4 4 12 જેવા ગુણ હોઈ શકે છે અથવા મારી પાસે 6 6 14 હોઈ શકે છે અથવા મારી પાસે 3 5 12 હોઈ શકે છે વ્યવહારીક તે મનસ્વી છે પ્રશિક્ષકને પેટા પ્રશ્નોની સંખ્યા અને દરેક પેટા પ્રશ્નને ફાળવેલા ગુણના સંદર્ભમાં અનિયંત્રિત સ્વતંત્રતા છે જો કે જો આવું આયોજન કરવામાં આવે છે તો પછી આપણે જોશું કે આઇટમ બેંક બનાવવી ખૂબ જ મુશ્કેલ બની જાય છે તેથી પેટા પ્રશ્નો માટે પણ અમુક પ્રકારનું માળખું હોવું ઇચ્છનીય હોઈ શકે છે આપણે તપાસ કરીશું કે જ્યારે આપણે આઇટમ બેંકોમાં તપાસ કરીશું હવે આ પ્રકારના પ્રશ્નપત્રનું માળખું એક સમયે ખૂબ જ લોકપ્રિય હતું પરંતુ આજે તે ખરેખર કોઈ સંસ્થા દ્વારા પસંદ કરવામાં આવતું નથી કારણ કે OBE ફ્રેમવર્કના દ્રષ્ટિકોણથી નબળાઈ એ છે કે અમને કેટલાક CO ના સંદર્ભમાં કોઈ કામગીરીનો ડેટા મળતો નથી ખાસ કરીને પછીના ભાગને CO લગતા વિદ્યાર્થીઓ અને ક્યારેક શિક્ષક દ્વારા પણ છોડી શકાય છે તેથી જે 5 પ્રશ્નોના જવાબ આપવાના છે તે બધા અભ્યાસક્રમના પહેલા ભાગ સાથે સંબંધિત હશે અને તે ભાગ સાથે સંબંધિત CO આવશ્યકપણે ધ્યાન કેન્દ્રિત કરે છે આ ફરીથી સ્વાયત્ત સંસ્થાઓ દ્વારા ખૂબ જ વહેલું સમજાયું તેથી આ માળખું આજે તદ્દન તરફેણમાં છે અને માત્ર ખૂબ જ ઓછી સંખ્યામાં સંસ્થાઓ હજુ પણ આ માળખાને અનુસરી રહી છે વ્યવહારીક તે તરફેણમાં જઈ રહ્યું છે અને આપણે આ અંગે વધુ ચર્ચા કરીશું નહીં પ્રકાર 2 અહીં તે એ હકીકત પર આધારિત છે કે મોટાભાગના OBE દ્વારા અપનાવેલ માળખામાં અભ્યાસક્રમ સામાન્ય રીતે 5 એકમોમાં ગોઠવવામાં આવે છે અને સેમેસ્ટર અંતની પરીક્ષાના પ્રશ્નપત્રમાં દરેક એકમને અનુરૂપ 2 પ્રશ્નો હોય છે અને વિદ્યાર્થીએ એક સંપૂર્ણ પ્રશ્નનો જવાબ આપવાનો હોય છે આ બે પ્રશ્નોમાંથી તેનો અર્થ એ કે ત્યાં પસંદગી છે પરંતુ આંતરિક પસંદગી છે 2 પ્રશ્નો એક જ એકમને અનુરૂપ છે અને વિદ્યાર્થીએ તેમાંથી એકનો જવાબ આપવો પડશે તેનો અર્થ એ કે વિદ્યાર્થીએ દરેક એકમમાંથી એક પ્રશ્નનો જવાબ આપવો પડશે તેથી ત્યાં 10 પ્રશ્નો છે બધા સમાન ગુણના છે અને વિદ્યાર્થીઓને માત્ર 5 જ જવાબ આપવા જરૂરી છે એવું લાગે છે કે ત્યાં મોટી પસંદગી છે પરંતુ વાસ્તવમાં પસંદગી 2 માંથી 1 સુધી મર્યાદિત છે તેથી એકમ 1 માંથી 2 પ્રશ્નો છે વિદ્યાર્થીએ જવાબ આપવો પડશે 1 પ્રશ્ન એ જ રીતે એકમ 2 માંથી 2 વિદ્યાર્થીએ 1 પ્રશ્નનો જવાબ આપવો પડશે તે રીતે તે હંમેશા 2 માંથી 1 ની પસંદગી છે દેખીતી રીતે ફાયદો એ છે કે અમને તમામ CO સાથે સંબંધિત કામગીરીનો ડેટા મળે છે કારણ કે 5 એકમો આવશ્યકપણે CO ની ચોક્કસ સંખ્યા તરીકે લખવામાં આવે છે આ એકદમ પ્રખ્યાત છે અને ઘણી સ્વાયત્ત સંસ્થાઓ તેમજ ઘણી યુનિવર્સિટીઓએ આ દિવસોને આ દિવસોમાં વધુ અગ્રણી રીતે અપનાવ્યા છે આવા પ્રશ્નપત્ર સુયોજિત કરવા માટેની માર્ગદર્શિકા એ હશે કે દેખીતી રીતે તમામ CO ને સંબોધિત કરવા આવશ્યક છે પરંતુ મહત્વનો મુદ્દો એ બે પ્રશ્નો છે જેની વચ્ચે પસંદગી અસ્તિત્વમાં છે ઉદાહરણ તરીકે પ્રથમ એકમ સંબંધિત પ્રશ્ન 1 અને 2 જે બે પ્રશ્નો વચ્ચે પસંદગી અસ્તિત્વમાં છે તે CO ના સમાન સમૂહને સંબોધિત કરે છે અને માળખામાં વ્યાજબી રીતે સમાન હોવા જોઈએ પછી CO ના પ્રાપ્તિ સ્તરને નિર્ધારિત કરવા માટે માત્ર પ્રદર્શન ડેટાનો વ્યાજબી રીતે ઉપયોગ કરી શકાય છે જો પ્રશ્ન 1 CO1 અને CO2 ને સંબોધતો હોય અને પસંદગી પ્રશ્ન 2 સાથે હોય પ્રશ્ન 2 એ CO1 અને CO2 ને પણ સંબોધિત કરવા જોઈએ અને તે અર્થમાં માળખામાં વ્યાજબી રીતે સમાન હોવા જોઈએ કે જો CO1 ને 8 નું વજન આપવામાં આવે અને CO2 ને એક પ્રશ્નમાં 12 નું વજન આપવામાં આવે તો પસંદગી પણ તદ્દન સમાન હોવી જોઈએ CO1 ફરીથી 8 ગુણ CO2 12 ગુણ પેટા વિભાગ અલગ અલગ હોઈ શકે છે પરંતુ ફાળવેલ કુલ ગુણ સમાન હોવા જોઈએ પસંદ કરેલ જાણકારીના સ્તરો પણ બંધારણમાં સમાન હોવા જોઈએ તેનો મતલબ એ નથી કે તેમાં કોઈ ભિન્નતા ન હોઈ શકે પરંતુ વિવિધતા ન્યૂનતમ હોવી જોઈએ તેથી બીજા શબ્દોમાં કહીએ તો પસંદગી માટે ઓફર કરેલા 2 પ્રશ્નો સંબોધિત CO ની દ્રષ્ટિએ તદ્દન સમાન હોવા જોઈએ જાણકારીના સ્તરોને સંબોધવામાં આવે છે જેથી અમને મળેલી કામગીરીનો ડેટા CO ની પ્રાપ્તિ સ્તર નક્કી કરવા માટે વિશ્વસનીય હોય તેથી દરેક CO ને ફાળવેલ ગુણ અગાઉ ચર્ચા કર્યા મુજબ ધ્યાનમાં લેવા જોઈએ તે CO ને સમર્પિત વર્ગખંડના કલાકોનું પ્રમાણ તેમજ તે CO ના સાપેક્ષ મહત્વની પ્રશિક્ષકની વ્યક્તિલક્ષી ધારણા જેમ CIE સાથે SEE સાથે પણ આપણે ગુણ નક્કી કરવા માટે સમાન તર્કનો ઉપયોગ કરો ત્યાં ત્રીજો પ્રકાર છે જે આ દિવસોમાં કેટલીક યુનિવર્સિટીઓમાં વધુ પ્રખ્યાત બન્યો છે જ્યાં પ્રશ્નપત્રના બે ભાગ છે ભાગ A અને ભાગ B ભાગ A માં સંપૂર્ણ અભ્યાસક્રમ અને આ ભાગને ફાળવવામાં આવેલા કુલ ગુણને આવરી લેતા ઉદ્દેશ્ય પ્રકારના પ્રશ્નો છે કુલ 100 માંથી 10 થી 20 સુધી બદલાઈ શકે છે બાકીના ગુણ ભાગ B ને ફાળવવામાં આવ્યા છે અને ભાગ B નું માળખું SEE પ્રશ્નપત્ર પ્રકાર 2 જેવું જ છે એટલે કે અભ્યાસક્રમ 5 એકમોમાં ગોઠવાયેલ છે દરેક એકમ માટે 2 પ્રશ્નો છે વિદ્યાર્થીએ તે 2 પ્રશ્નોમાંથી 1 ના જવાબ આપવાના છે તેથી પસંદગી 2 માંથી 1 છે કુલ 10 વિદ્યાર્થીએ 5 નો જવાબ આપવો પડશે દરેક એકમમાંથી 1 ફરક માત્ર એટલો છે કે હવે દરેક પ્રશ્નમાં ઓછા માર્ક્સ હશે કારણ કે ભાગ A ને કેટલાક ગુણ ફાળવવામાં આવ્યા છે ઉદાહરણ તરીકે જો ભાગ A ને 20 ગુણ મળ્યા છે તો ભાગ B ને માત્ર 80 ગુણ મળ્યા છે તેથી 5 પ્રશ્નો 80 માં સમાન રીતે વહેંચાયેલા છે તેથી દરેક પ્રશ્નમાં 20 ગુણને બદલે માત્ર 16 ગુણ હશે નહિંતર માળખું SEE પ્રશ્નપત્ર પ્રકાર II જેવું જ છે હવે SEE પ્રશ્નપત્ર સેટ કરવા માટેની માર્ગદર્શિકા એકદમ સરળ છે ભાગ A એ તમામ CO ને સંબોધિત કરવું આવશ્યક છે અને પછી ભાગ A માં કેટલા ઉદ્દેશ્ય પ્રકારના પ્રશ્નો છે તેના આધારે દરેક CO ને કેટલા સમર્પિત કરવા જોઈએ તે નક્કી કરી શકે છે CO સાથે સંબંધિત ઉદ્દેશ્ય પ્રશ્નો નક્કી કરી શકાય છે હવે ભાગ B માટેની માર્ગદર્શિકાઓ SEE પ્રશ્નપત્ર પ્રકાર 2 માટે એકદમ સમાન છે કારણ કે SEE પ્રશ્નપત્ર પ્રકાર 2 થી ખરેખર કોઈ તફાવત નથી માત્ર એટલો જ તફાવત છે કે તે ઓછા ગુણ માટે છે નહિંતર તે જ માળખું છે જે આપણી પાસે હોવું જરૂરી છે તે CIE અને SEE માટે આકારણી યોજનાની અમારી ચર્ચા પૂર્ણ કરે છે તેથી કસરત એ એક ટેસ્ટ T1 ની ડિઝાઇન છે જે આપેલ માળખા અનુસાર તમારા અભ્યાસક્રમના સતત આંતરિક મૂલ્યાંકનનો ભાગ છે CO ને સંબોધવામાં આવી રહ્યા છે તેમના જાણકારીના સ્તરો T1 ક્યારે બનશે તે સમયપત્રક અને જ્યારે સંબંધિત COs વર્ગખંડમાં ખુલ્લા હોત ત્યારે સૂચવો ટાઇપ 2 અથવા ટાઇપ 3 નું એક SEE ઇન્સ્ટ્રુમેન્ટ ડિઝાઇન કરો મૂળભૂત રીતે તેમાં કોઇ તફાવત નથી સિવાય કે ટાઇપ ત્રણમાં નિશ્ચિત પ્રકારના પ્રશ્નોને ચોક્કસ ગુણ આપવામાં આવે છે આપેલ સ્ટ્રક્ચર મુજબ અને આ કસરતોના પરિણામો tale iisctagmail com પર શેર કરવા બદલ આભાર અમારા આગામી યુનિટમાં આપણે આઇટમ બેંક ડિઝાઇન કરવાની પ્રક્રિયા સમજીશું આઇટમ બેંક શું છે આપણને આઇટમ બેંકની કેમ જરૂર છે આઇટમ બેંકના ફાયદા શું છે અને આઇટમ બેંકનું માળખું શું છે અને આપણે આઇટમ બેંક કેવી રીતે ડિઝાઇન કરીએ છીએ તમારા ધ્યાન બદલ આભાર અને આ સાથે આપણે આ એકમનું સમાપન કર્યું